તેથી હમણાં જ v0 ut જોયું છે જે પહેલાથી જ સમજાવી દીધું છે કે તે કેવી રીતે રજૂ થઈ શકે છે આ v0 ut છે તે યોગ્ય છે અને સ્ટેપ યુનિટ ફંક્શન છે t 0 તે ut 0 છે અને તે જો તે 0 થી વધારે છે n ut 1 છે તેથી તેનો અર્થ એ છે કે જ્યારે આ સ્થિતિમાં સ્વિચ ફક્ત 1 અને 2 ને જોડે છે તે શોર્ટ સર્કિટ કરે છે તેનો અર્થ એ કે v12 આઉટપુટ વોલ્ટેજ જે તે છે તે 0 બરાબર છે અને તે છે અને બીજી વાત એ છે કે જો સ્વિચ આ સ્થિતિથી તે સ્થાન t 0 પર જાય છે તે સમયે v12 v00 જે v t v0 છે તેથી આ બધું અહીં સમજાવવામાં આવ્યું છે એ જ રીતે કરંટ સ્રોત માટે મારો મતલબ કે જો કરંટ સ્રોત જે i 3 ut અને તેના સમકક્ષ સર્કિટ બતાવ્યું છે આ i 3 ut છે તેથી સ્ટેપ યુનિટ ફંક્શન સમજાવી છે કે t 0 તે ut 0 અને t 0 તે ut 1 તેથી જ્યારે આ સ્થિતિમાં સ્વિચ કરો ત્યારે આ આંકડામાં જે પણ t બતાવ્યું છે તે છે t 0 ની બરાબર ખોલો પરંતુ જ્યારે સ્વીચ આ સ્થિતિમાં હશે જે t 0 છે તે સ્થિતિમાં આ ઓપન છે તેનો અર્થ i t 0 બરાબર અને જલદી સ્વિચ આ સ્થિતિથી તે સ્થાને જાય છે મારો અર્થ છે જો સ્વીચ તે તરફ આગળ વધે છે તેનો અર્થ એ કે જો તે અહીં જોડાયેલ છે અને તો તે સમયે i t i 3 બરાબર છે તેથી આનો અર્થ એ છે કે i 3 ut છે તેનો અર્થ છે t 0 માટે t 0 અને t t 0 કે ut 1 કે યુનિટ સ્ટેપ ફંક્શન છે તેથી આનો અર્થ છે જ્યારે હલ થશે તે સમયે ટ્રાન્ઝીયન્ટ સમસ્યાઓનું DC આ પ્રકારનું સ્ત્રોત પર વિચાર કરશે જેમ કે v ut અથવા i ut થશે તેથી આ i અર્થનો આ અર્થ છે આ છે બરાબર તેથી તે વિચાર છે n છે આ રીતે આગળ વધે છે જો સર્કિટનો પ્રતિનિધિત્વ કરે છે જો સ્રોત વોલ્ટેજ સ્રોત અથવા કરંટ સ્રોત નું પ્રતિનિધિત્વ કરે છે યુનિટ સ્ટેપ ફંક્શન દ્વારા ગુણાકાર તે સમયે સર્કિટ કેવી રીતે હલ કરવામાં આવે તો કેવી રીતે વર્તશે તે જાણો બરાબર તેથી આ હું તેને સમજાવું તેથી કરંટ સ્રોતની આ રજૂઆત છે હવે તે યુનિટ ઈમ્પલસ ફંક્શન છે બરાબર ખરેખર શારીરિક ધોરણે યુનિટ ઈમ્પલસ ફંક્શન આદર્શ સ્રોત અથવા અવરોધ જેવું છે જે શારીરિક ધોરણે તે અનુભવી શકાય તેવું નથી પરંતુ સર્કિટ વિશ્લેષણ માટે તે એક ખૂબ જ મજબૂત ગાણિતિક સાધન છે તેથી વિકલન તે યુનિટ સ્ટેપ ફંક્શન ના માત્ર વિકલનને રેખાંકિત કરવામાં આવે છે તે યુનિટ ઈમ્પલસ ફંક્શન છે હવે ગાણિતિક રૂપે તે વ્યક્ત કરી શકાય છે તે યુનિટ ઈમ્પલસ ફંક્શન બરાબર રજૂ કરતું નથી તેથી તે યુનિટ ઈમ્પલસ ફંક્શન છે તેથી Δ t d t t તે it 0 એ t 0 માટે તે t 0 છે તે અસ્પષ્ટ છે અને t 0 ફરીથી તે 0 બરાબર છે તેથી આ ખરેખર છે આ યુનિટ ઈમ્પલસ ફંક્શન ની વ્યાખ્યા છે તેથી તે કેટલીકવાર Δ ફંક્શન તરીકે પણ ઓળખાય છે તેમાં આ યુનિટ ઈમ્પલસ ફંક્શન ને Δ ફંકશન તરીકે પણ ઓળખવામાં આવે છે ખરું અને તે આ એક આકૃતિમાં આકૃતિમાં બતાવવામાં આવ્યું છે અને કહેવામાં આવે છે કે તે 0 છે સમય 0 છે અને આ છે Δ t 1 તે આમ કરી શકે છે પરંતુ આ યુનિટ ઈમ્પલસ ફંક્શન છે રજૂઆત છે અને આ પછીથી જોશે કે તે યુનિટ ક્ષેત્ર છે તેને યુનિટ ઈમ્પલસ ફંક્શન કહેવામાં આવે છે થોડીવાર પછી જોઈશુ તેથી ઈમ્પલસ વોલ્ટેજ અને કરંટ પરિણામે ઇલેક્ટ્રિક સર્કિટ છે મારો મતલબ જો પણ અનુભવ કર્યો હોય કે સ્વીચિંગ ઓપરેશન અથવા ઈમ્પલસ સ્ત્રોતોને પરિણામે ઇલેક્ટ્રિક સર્કિટમાં ઈમ્પલસ વોલ્ટેજ અને કરંટ આવે છે આદર્શ સ્રોતોની જેમ આદર્શ અવરોધ વગેરે બરાબર યુનિટ ઈમ્પલસ ફંક્શન શારીરિક રીતે અનુભૂતિ યોગ્ય નથી પરંતુ તે ગાણિતિક સાધનો માટે ખૂબ ઉપયોગી છે તેથી તેનો અર્થ એ કે શારીરિક રીતે તે એક છે કહો કે જો તે નોંધનીય નથી પરંતુ વિવિધ સર્કિટના વિશ્લેષણ માટે તે એક ખૂબ જ ઉપયોગી ગાણિતિક સાધનો છે તેથી જોકે મને ફક્ત તે સમજાવા દો તેથી યુનિટ ઈમ્પલસ લાગુ અથવા પરિણામી આંચકો તરીકે ગણવામાં આવે છે અને યુનિટ ક્ષેત્રના ખૂબ ટૂંકા ગાળાની પલ્સ તરીકે જોઈ શકાય છે ગાણિતિક રૂપે ખરેખર આ સંકલન 0 to 0 t d t 1 છે તે પહેલાં જ વ્યક્ત કરી શકે છે તે વિસ્તાર છે તે ગાણિતિક હોઈ શકે છે તે 0 થી 0 Δ t d t 1ની જેમ વ્યક્ત કરી શકાય છે આ યુનિટ ઈમ્પલસ ફંક્શન છે પરંતુ આ ક્ષેત્ર 1 t 0 સમય ફક્ત t 0 અને t 0 સમય પહેલાનો છે બાદની 0 બરાબર છે બરાબર તેથી આ યાદ રાખવું જોઈએ કે 0 થી 0 Δ t સુધી Δ t dt 1 નું સંકલન આ 35 નું સમીકરણ છે પરંતુ આ કારણોસર 1 યુનિટ વિસ્તાર 1 છે કે મેં આ આંકડો બરાબર કહ્યું છે તે આ આંકડામાં અહીં છે તે 1 એટલે કે તે યુનિટ ક્ષેત્ર સૂચવે છે તો પણ જુઓ કેવું છે આ કારણોસર 1 લખવાનો રિવાજ છે જે આકૃતિ 30 મુજબ મેં બતાવ્યા પ્રમાણે યુનિટ ક્ષેત્ર સૂચવે છે યુનિટ ક્ષેત્ર ઈમ્પલસ ફંક્શન ની શક્તિ તરીકે ઓળખાય છે અને જ્યારે ઈમ્પલસ ફંક્શન માં શક્તિ હોય છે ઈમ્પલસ નું ક્ષેત્રફળ તે બરાબર છે તે શક્તિ છે તેથી ખરેખર યુનિટ ઈમ્પલસ ફંક્શન નો ક્ષેત્ર જે ખરેખર બરાબર છે મેં અહિયાં રેખાંકિત કર્યા છે તેથી ઉદાહરણ તરીકે ઈમ્પલસ ફંક્શન અહીં ફક્ત છે 8 Δ t જેવા ઈમ્પલસ ફંક્શન નો વિસ્તાર 8 છે બરાબર એ જ રીતે 4 Δ t 2 8 Δ t ની ઈમ્પલસ ફંક્શન ને કરો અને 4 અહીં બતાવ્યા છે બરાબર તેથી આ 8 Δ t છે તેથી તે Δ t છે તેથી આ સમય 0 છે તેથી તે આ 8 Δ t લખી શકે છે હવે t t 2 માટે 4 t Δ માટે જે t 2 બરાબર છે તેથી તે અહીંથી શરૂ થશે આ 4 Δ t 2 છે તે માત્ર એક ઈમ્પલસ રિસ્પોન્સ છે અને તે જ રીતે તે છે 4 Δ t 2 તેથી t 2 અને તે છે તેથી તે છે 4 Δ t 2 આ ઈમ્પલસ ફંક્શન નું પ્રતિનિધિત્વ છે આ કિસ્સામાં તે શક્તિ 8 છે આ કિસ્સામાં તે શક્તિ 4 છે આ કિસ્સામાં તે શક્તિ પણ 4 છે ખરું તેથી ચાલો હું તેને સમજાવું તેથી આ ઈમ્પલસ ફંક્શન છે તેથી ઈમ્પલસ ફંક્શન r ફંક્શનને અસર કરે છે અને આને સમજાવવા માટે આપણે સંકલન કરીએ મારો મતલબ કે તે અસર કરે છે જે ઈમ્પલસ ફંક્શન ને o r ફંક્શન ને પણ અસર કરે છે ઉદાહરણ તરીકે તે સંકલનને to ft Δ t t0 dt લો હવે t0 એ અને વચ્ચે રહે છે ત્યારથી Δ t t0 0 t t0 સિવાય કારણ કે t t0 પર તે અસ્પષ્ટ છે જોયું તે Δ t 0 0 હતું જે 0 આપવામાં આવે છે પરંતુ t 0 પર તે અસ્પષ્ટ છે પરંતુ અહીં Δ t t0 લઈ રહ્યા છે તેથી તે 0 છે પરંતુ t t0 સિવાય તેથી t t0 સિવાય સંકલન 0 છે કારણ કે તે સ્પષ્ટ છે તેથી to f t Δ t t0 d લખી શકે છે t t0 પર લખી શકો છો કારણ કે t પર જમણી બાજુ t0 બરાબર છે t0 t0 સિવાય આ Δ t t0 0 સિવાય છે એક t t0 તે f t0 Δ t t0 d t છે અથવા તે સમાન છે f t0 બહાર આવશે તે અહીં છે n સંકલન to Δ t t0 d tમને થોડુંક ઉપર જવા દો તેથી અહીં હવે આ તે બહાર આવ્યું છે બરાબર તેથી to Δ t t0 d t f t0 કારણ કે આ તે ક્ષેત્રની હકીકતમાં છે 1 એક છે તેથી તે f t0 to f t Δ t t0 d t f t0 તેથી આ સમીકરણ છે 36 તેનો અર્થ એ કે મને થોડું ઉપર ખસેડવા દો આનો અર્થ એ કે આ સમીકરણ 36 ખરેખર આ સમીકરણ છે આ આ સમીકરણ છે આ સમીકરણ છે આ સમીકરણ છે 36 તે સ્પષ્ટ રીતે બતાવે છે કે ઈમ્પલસ ફંક્શન સાથે સંકલન છે ફંકશનનું મૂલ્ય એ બિંદુ પર મેળવો જ્યાં ઈમ્પલસ ફંક્શન ઈમ્પલસ બરાબર થાય છે ઈમ્પલસ ફંક્શન આ પ્રોપર્ટી ખૂબ ઉપયોગી છે અને સેમ્પલિંગ પ્રોપર્ટી અથવા શિફ્ટિંગ પ્રોપર્ટી તરીકે ઓળખાય છે તેથી આ આ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી પરંતુ આ અભ્યાસક્રમમાં થોડોક જ અભ્યાસ કરીશું સિગ્નલ અને નેટવર્ક જેવા કોર્સમાં વધુ વસ્તુઓ ઉપલબ્ધ છે ખરું તે એક અલગ વસ્તુ છે પરંતુ અહીં થોડું શીખીશું તો ચાલો હું તેને સમજાવું હવે તેથી ખાસ કેસ t0 બરાબર 0 ને ધ્યાનમાં લો N સમીકરણ 36 તેનો અર્થ એ કે આ સમીકરણ જો t અહીં બરાબર છે તે અહીં છે જો t0 0 અહીં તે t0 0 છે જો t0 0 n એ 0 થી 0 f0 Δ t dt f0 વચ્ચે કહેવામાં આવશે તેથી અહીં તે જ રીતે તેનો અર્થ એ કે જો t0 0 n હોય તો તે 0 થી 0 સંકલન f t d t f t Δ t d t હશે અને તે f0 છે કારણ કે આ ફક્ત આ હું બનાવી રહ્યો છું આ એક f0 એ n સંકલન 0 થી 0 Δ t d t છે અને આ ભાગ એક છે તેથી તે f0 બરાબર બન્યું છે તો ચાલો હું તેને સમજાવું તેથી આ બધું ઈમ્પલસ ફંક્શન સંબંધિત છે આ ફક્ત આ બાબતની પૂર્ણતા માટે જ મેં આ લીધો છે ત્યાં ઘણા o r સિંગલ્યુરિટી ફંક્શન છે પરંતુ તે રેમ્પ ફંક્શન માં આવશે તેના કેટલાક ઉદાહરણ છે તો યુનિટ રેમ્પ ફંક્શન આ કિસ્સામાં યુનિટ રેમ્પ ફંક્શન rt યુનિટ સ્ટેપ ફંક્શન ને સંકલન કરીને મેળવી શકાય છે જો યુનિટી સ્ટેપ ફંક્શન સંકલન કરો તો rt અનંતથી t ut d t t ut લખી શકો છો તેથી rt ખરેખર 0 t 0 અને rt t બરાબર 0 થી વધારે છે તેથી જ અનંત થી t ut d t સમાન છે આ સમીકરણ 38 છે આ સમીકરણ આ રીતે લખી શકાય છે તે rt 0 અથવા t 0 અને t એ 0 થી વધારે છે આ સમીકરણ 39 છે આ તે છે તે યુનિટી સ્ટેપ ફંક્શન નું સંકલન છે તે સંકલન છે કે રેમ્પ ફંક્શન મેળવવું છે તેથી રેમ્પ એ એક ફંક્શન છે જે અચળ દરે બદલાય છે તેથી મૂળભૂત રીતે આ સીધી રેખાનું સમીકરણ છે તેથી યુનિટ રેમ્પ ફંક્શન યુનિટ 0 ના t ના નકારાત્મક મૂલ્યો માટે છે અને tના સકારાત્મક મૂલ્યો માટે યુનિટ ઢાળ ધરાવે છે તેથી આકૃતિ 32 યુનિટ રેમ્પ ફંક્શન બતાવે છે તેનો અર્થ એ કે tના નકારાત્મક મૂલ્ય માટે આ તે જે આ આલેખ છે તે આ આલેખ છે તેથી tનું નકારાત્મક મૂલ્ય 0 છે અને tના હકારાત્મક મૂલ્ય માટે તે યોગ્ય બતાવવામાં આવ્યું છે અને આ યુનિટ છે આ 1 પણ છે તેથી આ એક યુનિટ સ્ટેપ છે રેમ્પ ફંક્શન છે તેથી આગળ યુનિટ રેમ્પ ફંક્શન આગળ અથવા મોડું થઈ શકે છે પહેલાં પણ જો t0 બરાબર હોય તો તે સમય t0 થઈ શકે છે અથવા સમય t0 દ્વારા મોડું થઈ શકે છે યુનિટ રેમ્પ ફંક્શન માટે જ આ એડવાન્સ્ડ rt t0 માટે છે તે તે 0 છે જો t t0 અને તે t t0 જો t એ t0 કરતા વધારે અથવા સમાન છે તો આ સમીકરણ 40 છે બરાબર તેથી જો તે બરાબર છે તેથી યુનિટ રેમ્પ ફંક્શન બતાવે છે તેથી rt t0 તેથી તે અહીં આવશે તે t t0 t બરાબર છે અને આ છે t0 1 અને આ તફાવત મારો અર્થ માત્ર અંતર છે ફક્ત આ તફાવત છે આ તફાવત ખરેખર તે 1 છે ફક્ત આ 1 ને લંબાઈ લો અને આ પણ 1 છે તેથી આ ઉચાઇ પણ 1 છે તેથીઢાળ પણ 1 છે આ છે કે એડવાન્સ્ડ યુનિટ રેમ્પ ફંક્શન આ એડવાન્સ્ડ યુનિટ રેમ્પ ફંક્શન છે બરાબર અને આ બિંદુ છે t 0 1 તેથી તે છે t 0 જો આ બાજુ નકારાત્મક આવશે પરંતુ અંતર 1 t0 1 છે તેથી તે મૂળભૂત રીતે છે t0 t0 1 તેથી આ રદ થશે 1 કારણ કે તે સમયના અક્ષની નકારાત્મક બાજુ પર છે પરંતુ અંતર 1 બરાબર છે તેથી ચાલો હું તેને સમજાવું એ તેથી આ રેમ્પ ફંક્શન t0 દ્વારા એડવાન્સ્ડ છે હવે જો તેમાં વિલંબ થાય છે જો તે માટે જો તે રેમ્પ ફંક્શન માં વિલંબ થાય તો n તે rt t0 ખરું તેનો અર્થ એ કે તે t t0છે અને તે t t 0 t 0 બરાબર છે તેથી આ આકૃતિ 34 એ ડીલેયેડ યુનિટ રેમ્પ ફંક્શન બતાવે છે આ ડીલેયેડ યુનિટ રેમ્પ ફંક્શન છે તેથી તે t 0 થી શરૂ થઈ રહ્યું છે અને આ અંતર ફરીથી અંતર ફરીથી 1 છેt0 1 t0 1આ 1 તેથી યુનિટ રેમ્પ ફંક્શન અને આ rt t0 આ યુનિટ રેમ્પ ફંક્શન નું આલેખ છે t0 દ્વારા વિલંબ તેનો અર્થ એ કે જ્યારે વિલંબ થશે ત્યારે તે જમણી બાજુની બાજુએ t 0 ની બરાબર હશે તે પ્રથમ સંકલન જમણી સાથે છે અને તે ક્યારે છે અથવા અહીંથી પ્રારંભ થશે છે પરંતુ આ હશે t 0 તે 0 છે તે જ રીતે જ્યારે તે આગળ આવે છે ત્યારે તે t t 0 થી શરૂ થાય છે તેથી આ યુનિટ રેમ્પ ફંક્શન છે જે t0 દ્વારા વિલંબિત છે તેથી આગળ છે તેથી જોકે આ સમયે ઘણા વધુ સિંગ્યુલારીટી ફંક્શનો છે પરંતુ આ કોર્સમાં ફક્ત પૂર્ણતા માટે થોડુંક ફક્ત આ 3 અલગ અલગ ફંક્શન ો આપ્યા છે ફક્ત ઈમ્પલસ ફંક્શન યુનિટ સ્ટેપ ફંક્શન અને રેમ્પ રાઇટમાં જ રસ છે નોંધ લો કે 3 સિંગ્યુલારીટી ફંક્શનો ઈમ્પલસ સ્ટેપ અને રેમ્પ નીચે પ્રમાણે તફાવત સાથે સંબંધિત છે તેથી જો તે જુઓ તે Δ t એ d ut by d t વિકલન છે એ જ રીતે ut એ રેમ્પ ફંક્શન નું વિકલન d rt by d t અથવા સંકલન દ્વારા અથવા સંકલન દ્વારા ut છે અનંત થી t Δ t d t અને તે જ રીતે રેમ્પ ફંક્શન માટે rt અનંતથી t ut d t બરાબર જો આ Δ t ut અને ut rt નું વિકલન છે પરંતુ o r માર્ગ સંકલન ut હશે અનંત થી t Δ t d t છે અને rtઆ અનંત થી t ut d t સમીકરણ 42 છે અને સમીકરણ 43 છે ખરું તેથી પછી એક 1 અથવા 2 સરળ ઉદાહરણ લો તે આપવામાં આવ્યું છે કે વોલ્ટેજ પલ્સને આકૃતિ 35 માં જ વ્યક્ત કરે છે આ આકૃતિ 35 છે યુનિટ સ્ટેપની દ્રષ્ટિએ તે વિકલન છે તે નક્કી કરે છે અને તેને સ્કેચ કરે છે તેથી એવું લાગે છે કે તે ખરેખર એક ગેટ ફંક્શન છે તે એક ગેટ ફંક્શન છે ખરેખર સમયે t 3 સેકંડ અને ખરેખર વિચાર આના જેવો છે આ ગ્રાફ આના જેવો છે તેથી તે એક વોલ્ટેજ પલ્સ છે તેથી સમય t 3t તે ચાલુ થાય છે અને સમય t 6 કહે છે તે જમણી બાજુ બંધ છે તેથી તે એક ગેટ ફંક્શન છે તેથી આનો અર્થ એ કે જોવાનું છે કે આ વોલ્ટેજ આ v t છે અને આ વોલ્ટેજ 10 વોલ્ટ છે તેથી v t મૂળભૂત રીતે તે યુનિટ સ્ટેપ ફંક્શનનું ફંક્શન છે તેથી t 3 પર બીજું કહો કે તે સ્વીચ બંધ છે અને t 6 તે સ્વીચ બંધ છે અને તે એક ગેટ ફંક્શન છે તો તેને કેવી રીતે મળશે મને તે સમજાવા દો તો આ બધી વસ્તુઓ બરાબર લખી છે તેથી હું કહી રહ્યો છું તેથી તે એક ગેટ ફંક્શન છે તો મેં શું કહ્યું એક t 3 સેકંડ તે સ્વીચ બંધ છે અને t 6 સેકન્ડમાં t 3 સેકંડ તે સ્વીચ પર સ્વિચ કરે છે અથવા t 3 સેકન્ડ પર સ્વિચ કરે છે તે પહેલાં તે 3 સેકંડની બરાબર t પર સ્વિચ કરે છે અને સ્વીચ બંધ થાય છે t 6 સેકંડ બરાબર આનો અર્થ એ કે તે આકૃતિ 36 માં બતાવ્યા પ્રમાણે તેમાં 2 યુનિટ સ્ટેપ ફંક્શન નો સરવાળો છે તેથી ચાલો જોઈએ કે તે કેવી રીતે છે તેથી હવે જ્યારે તે સ્વિચ થઈ રહ્યું છે ત્યારે મૂલ્ય 10 વોલ્ટ v t આપ્યું છે તે 10 વોલ્ટ છે તેથી જ્યારે તે t 3 પર ફેરવાઈ રહ્યું છે તેથી આ ખરેખર 10 ut 3 બરાબર હશે અને જ્યારે તે સ્વીચ બંધ થાય છે ત્યારે t 6 સેકન્ડથી સ્વીચ બંધ થાય છે તે 10 ut 6 છે તેથી સ્વિચ કરતી વખતે તે 10 ut u 3 હશે અને જ્યારે 6 સેકંડની બરાબર t પર સ્વિચ કરવા સમયે તે હશે 10 ut 6 હવે આનો અર્થ એ કે આ ફંકશન ખરેખર આ ફંક્શન આ ગેટ ફંકશન ખરેખર 2 યુનિટ સ્ટેપનો સરવાળો એક ફંક્શન કે જે આ એક છે પ્રતીક અહીં છે મેં તેને બનાવ્યું જમણી બરાબર છે આ એક છે તેનો અર્થ એ કે આ એક તેનો અર્થ છે આ ગાણિતિક રીતે તે 10 ut 3 10 ut 6 હશે કારણ કે જો આ એક છે આ ફંક્શન જે આકૃતિ 35 છે આ ફંક્શન આ ફંક્શન આ 2 યુનિટ સ્ટેપ ફંક્શન આ સે 2 સ્ટેપ ફંક્શન ના સારાંશ તરીકે 2 સ્ટેપ ફંક્શન છે તેથી આ કિસ્સામાં આ ગેટ ફંક્શન નું વિઘટન છે આ એક અને આ એક છે તેથી જો હમણાં રજૂ કરવું તો v t બરાબર છે તે 10 ut 3 હશે આ એક 10 ut 6 તેનો અર્થ છે કે તે 10 ut 3 10 ut 10 હશે સામાન્ય ut ut ut 6લેશે આ તે t ગેટ ફંકશન ની રજૂઆત છે અને જો d v ભાગ્યા d tનું વિકલન કરવું તે જો વિકલન થાય તો તે તે ફંક્શન હશે જે ઈમ્પલસ ફંક્શન છે તે 10 Δ t 3 Δ t 6 અહીં આને જાણ્યું છે કે Δ ફંક્શન u નો વિકલન અને યુનિટ એક સ્ટેપ ફંક્શન નું વિકલન છે તેથી જો આ એકનું વિકલન કરશો જો આ એક d v ભાગયા d t 10 ની વિકલન લે છે તો તે Δ t 3 હશે જો યુનિટ ફંક્શન નું વિકલન લે છે તે Δ ફંક્શન Δ t 3 Δ t 6 બરાબર હશે અને હવે જો v બાય d t તેથી તે Δ ફંક્શન છે તેથી t 3 પર તે શક્તિ ૧૦ છે તેથી તે 10 ની હશે અને t 3 સેકન્ડમાં તેનું આલેખ રચાયેલ છે એ r બરાબર છે તે t બરાબર 6 ની બરાબર 10 છે તેથી આ 10 છે આ 10 છે તે બરાબર આલેખ છે તેથી કારણ કે તે 10 Δ t છે શક્તિ 10 છે બરાબર તેથી આ તે રીતે કેવી રીતે કોઈ તે ગેટ ફંક્શન નું આલેખ છે અને આ વસ્તુઓ ખૂબ જ સરળ છે મને જણાવવા દો ખૂબ સરળ છે તેથી તે એક વસ્તુ લેશે આ આકૃતિ જેવું છે જે આ એક સોટુથ ફંક્શન બતાવે છે સિંગ્યુલારીટી ફંક્શન ની દ્રષ્ટિએ આ ફંક્શન ને વ્યક્ત કરે છે તે એક સોટુથ ફંક્શન આપવામાં આવ્યું છે તેથી તે મૂળભૂત રીતે એક રેમ્પ ફંક્શન છે અને r એ તે એક ગેટ ફંક્શન છે તેથી તે આ ઢાળ છે તે આ ઉચાઇ છે તે આ ઉચાઇ છે તે 12 છે અને આ અહીંથી તે 3 છે તેથી તે સીધી લાઇન માટે ઢાળ 12 ભાગ્યા 3 4 છે હવે હું તેને સમજાવું તેથી આ કેવી રીતે રજૂ કરશે કેવી રીતે v t રજૂ કરશે ચાલો જોઈએ તેથી એક નજીકનું નિરીક્ષણ દર્શાવે છે કે v t રેમ્પ ફંક્શન નું ગુણાકાર છે તે એક રેમ્પ ફંક્શન છે અને ગેટ ફંક્શન અને ગેટ ફંક્શન તરીકેની બીજી વસ્તુ અને આ t 3 પર માની લો t 3 પર તે એક રેમ્પ પર ચાલે છે અને t 3 પર સ્વિચ કરે છે તેથી આકૃતિ 38 નું નજીકનું અવલોકન તે દર્શાવે છે કે v t રેમ્પ ફંક્શન અને ગેટ ફંક્શન નું ગુણાકાર છે તેથી રેમ્પ ફંક્શન નો ઢાળ 4 છે મેં કહ્યું હતું કે રેમ્પ ફંક્શન નો ઢાળ 4 છે આ રીતે v t એ 4 t હશે n એ ut ut 3 છે આ લખવું કારણ કે ઢોળાવ 4 છે ઢાળ 4 છે અને તે રેમ્પ ફંક્શન અને ગેટ ફંક્શન નું ગુણાકાર છે તેથી તે ઢાળ 4 ની હશે તેથી તે એક રેમ્પ ફંક્શન છે મૂળભૂત રીતે તે સીધી લાઇન છે જે શૂન્યથી પસાર થાય છે તેથી તેનો અર્થ એ કે આ સીધી રેખાનું સમીકરણ હશે v સીધી આ સીધી લીટી માટે ફક્ત v t 4 t અને એનો અર્થ એ કે 4 t ut અને ut 3 રજૂ કરી શકે છે માનો કે આ બિંદુએ તે સ્વીચ બંધ છે તેથી 4 t ut 4 t ut 3 બરાબર તેથી આ કિસ્સામાં આ આનો અર્થ છે કે તે સમજી શકાય તેવું છે આ ઢાળ 4 છે તે સીધી લાઇનનું 4 સમીકરણ 4 t છે અને t 3 સેકન્ડ પર માની લો કે કંઈક ફેરવાઈ ગયું છે n તે 4 t ut 4 t ut 3 હશે તો તે 4 t ut ut 3 છે તેથી આને ગુણાકાર કરો તેથી તે 4 t ut 4 t ut 3 હશે હવે આ આ એક t આ t લખી શકે છે તે છે t 3 t 3 3 ખરું તે લખી શકે છે તે 4 rt છે 4 rt છે તેમ છે તેથી 4 t 3 ut 3 અને આ છે તો 12 તે ut 3 છે તેથી તે 4 rt 4 t ut 3 12 ut 3 છે તે આ 4 rt રેમ્પ ફંક્શન છે 4 rt 3 રેમ્પ ફંક્શન માં જ તેથી 4 rt 3 12 ut 3 તેથી આ જવાબ છે આ જ જવાબ છે કેટલાક સ્રોતોને ધ્યાનમાં રાખીને RC સર્કિટના સ્ટેપ રિસ્પોન્સને ખસેડવા પહેલાં આ થોડું છે તેથી થોડુંક ખાસ કરીને વોલ્ટેજ સ્ત્રોત જ્યારે સર્કિટ હલ કરો ત્યારે લાગુ પડશે થોડું વિચારો તેથી જ તેથી આ એક સરળ વસ્તુ છે અને મેં તેને કેવી રીતે તોડવું તે કહ્યું થોડી સમસ્યા છે મોટી સમસ્યા નથી આનો અભ્યાસ કરો પરંતુ ફક્ત કેટલાક વિચારો આપવા માટે જાણવા માટે તેથી જ તેને આ રીતે બનાવ્યું છે કેટલાક ઉદાહરણ બરાબર છે o સીન્ગ્યુંલારીટી ફંક્શન આ કોર્સમાં ધ્યાનમાં લેશે નહીં આ મૂળભૂત છે તો પછી RC સર્કિટનો સ્ટેપ રિસ્પોન્સ છે હવે સ્ટેપ રિસ્પોન્સ એ DC કરંટ અથવા વોલ્ટેજ સ્ત્રોત અચાનક ઉપયોગીતાને કારણે સર્કિટનો રિસ્પોન્સ છે કારણ કે અહીં રસ એ DC ટ્રાન્ઝીયન્ટ છે અને તે પ્રથમ ઓર્ડર સર્કિટ છે ii r RC સર્કિટ અથવા RL સર્કિટ તેથી આ કોર્સમાં RLC સર્કિટ અથવા LC સર્કિટ ધ્યાનમાં લેશે નહીં તે બીજા ક્રમની સર્કિટ ધ્યાનમાં લેશે નહીં અને તેથી DC કરંટ અથવા વોલ્ટેજ સ્રોતની અચાનક ઉપયોગીતાને કારણે સર્કિટનો રિસ્પોન્સ એ સ્ટેપ રિસ્પોન્સ છે તેથી આકૃતિ 39 આ આકૃતિ 39 યોગ્ય છે તે બતાવે છે RC સર્કિટ જ્યાં v s એ સતત DC વોલ્ટેજ સ્રોત છે આ ખરેખર RC સર્કિટ છે આ RC સર્કિટ છે અને વી એ એક સતત વોલ્ટેજ સ્રોત છે અને એક કેપેસિટર છે તે ફરીથી છે જે શરૂઆતમાં ચાર્જ થઈ શકે છે કદાચ પ્રારંભમાં ચાર્જ થઈ શકે છે તેથીt 0 પર આ સ્વીચ ખોલવામાં આવી હતી અને તે સમયે તે સમયે t 0 પર સ્વીચ બરાબર બંધ છે 0 છે અને સ્વિચ કર્યા પછી તે 0 બરાબર છે તેથી સ્વીચ t 0 પર બંધ છે તેથી તે આ સર્કિટ છે અને આને રજૂ કરી શકાય છે કારણ કે આ એક RC સર્કિટ છે આને રજૂ કરી શકાય છે કારણ કે તે V s ut છે સ્ત્રોત વોલ્ટેજ આ છે આ સ્વિચ બંધ છે અને તેને V s ut ને n R અને C તરીકે લખી શકાય છે ખરેખર આ t 0 યુનિટ સ્ટેપ ફંક્શન t 0 ut 0 છે અને t 0 ut 1 છે તેથી જ્યારે તે t 0 હતું ત્યારે આ વોલ્ટેજ સ્રોત સંપૂર્ણ રીતે અલગ થઈ ગયો ખરું તેથી સર્કિટમાં કંઇ દેખાઈ રહ્યું નથી તેથી તે કિસ્સામાં ut 0 તેથી અહીં પણ જો utut 0 અને t 0 ut 1 જ્યારે સ્વીચ બંધ થાય છે તેથી જ આને રજૂ કરી શકાય છે આ સર્કિટને V s ut ની જેમ રજૂ કરી શકાય છે અગાઉ જોયું છે કે યુનિટ સ્ટેપ ફંક્શન બરાબર છે તેથી તેનો અર્થ એ કે વોલ્ટેજ સ્ટેપ ઇનપુટ સાથે એક RC સર્કિટ છે તેથી મૂળભૂત રીતે તે વોલ્ટેજ સ્ટેપ ઇનપુટ છે મારો મતલબ અહીંથી જ્યારે તે ખુલે છે તે બરાબર છે પરંતુ જલદી સ્વીચ બંધ કરો અને જો તે એક સ્ટેપ ઇનપુટ તરીકે જઈ રહ્યું છે તેથી તેથી જ તે વોલ્ટેજ સ્ટેપ ઇનપુટ V s ut સાથે આકૃતિ 39 છે અને આ કરંટ i t છે આ કરંટ i t બરાબર છે તેથી r ખસેડતા પહેલાફક્ત એક વસ્તુ જે હાલની દિશા પ્રમાણે મે લીધી છે માની લો કે અહીંથી નોડ છે પહેલા ચાલો જોઈએ કે i t શું છે KVL લાગુ કરો તો તે r એ n i t હશે જે આ ઘડિયાળની દિશામાં હમણાં ચાલશે v અને V s V s ut લખશે પરંતુ t 0 જો 0 તે n ut it 1 તેથી તેનો અર્થ એ કે તે V R i t v 0 હશે તેનો અર્થ એ કે i t V R i t v equal to 0 V s v ભાગ્યા R હશે જ્યારે t 0 તેથી તે બંધ છે ut 1તેથી તેનો અર્થ એ છે કે i t આ દિશામાં છે કરંટ ની દિશા આની જેમ લઈએ તો n આ એક v V s હશે જેને ઊંધું કરતા V V s ભાગ્યા r છે જે આ કરંટ છે અને આ બાજુ હું આ કરંટ નો અર્થ જો કહું તો i 1 છે અને આ બાજુ i 1 છે તો i 1 i t t હું અહીં મૂકી રહ્યો નથી અને આ બાજુ i c છે તેનો અર્થ એ કે i c c d v by d t તેનો અર્થ એ કે આ સમયે ધારો કે આ નોડ A છે ધારો કે આ રીતે અને હું આ બિંદુએ KCL લાગુ કરું છું તેથી તેનો અર્થ એ છે કે મારો i 1 t એ r i 1 છે i 1 i c 0 મૂકી શકું છું એનો અર્થ એ કે મારી આ V V s ભાગ્યા R c d v ભાગ્યા d t 0 છે બધી દિશાઓ આની જેમ લેવામાં આવે છે પરંતુ જો હું આ તબક્કે KCL લાગુ કરું છું અને આ દિશા આ દિશામાં ચાલુ રાખવી હોય તો જ્યારે આ દિશા બદલી માની લો કે આ રીતે તે V V S અને t 0 ut 1 થશે તો તે V s હશે ખરું અને આનો અર્થ એ કે આ સમીકરણમાંથી આ સર્કિટને હલ કરવાનો પ્રયાસ કરવો પડશે